આપણે FOL તરફ ધ્યાન આપીએ છીએ અને ખાસ કરીને આપણે તર્ક પાસા તરફ જોઈ રહ્યા છીએ આપણી પાસે અહીં નોલેજ દર્શાવાના પાસા તરફ ધ્યાન આપવાનો સમય નથી આપણે કેટલીક સરળ રજૂઆત સ્કીમા જોઈશું જેનો અર્થ એ છે કે આપણે ફંક્શન્સની પસંદગી કરીશું તેના વિશે વાત કરી રહ્યા છીએ પ્રિડિકેટના સમૂહ ફંકશનના સમૂહ અને બિઝનેસ સેટ અપ અંગેની માહિતી છે હવે આપણે 2 નિયમો જોયા છે એક સાર્વત્રિક નિયમ આપણે કહ્યું હતું કે બધાથી x અને તે આનો દાખલો છે તમે a ને p કરી શકો છો અને પછી આપણે સામાન્યીકરણ જોયું તે કહે છે કે a ના p થી તમે xp x ઘટાડી શકો છો જો તમારી પાસે આ પ્રકારની ક્વેરી હોય તો આપણે તેનું ઉદાહરણ અગાઉ જોયું હવે આ ઉપરાંત અવેજીના કેટલાક નિયમો પણ છે ઉદાહરણ તરીકે તમે બધા x p x ને બદલી શકો છો જો x નોટ p x છે અને તે જ રીતે બધા x નોટ p x માટે સમાન છે આ પ્રકારના કોમનસેન્સ નિયમો છે જો તમે જુઓ કે આપણે અહીં શું કહી રહ્યા છીએ તો આપણે કહી રહ્યા છીએ કે જો p માંથી દરેક x માટેનો અર્થ એ થાય કે કે ત્યાં કેટલાક x હોવા જોઈએ જે માટે px સાચું નથી જો તમે આને ક્વોન્ટિફાયરની આગળ લો તો તે તેની પ્રકૃતિને બદલી દે છે જો તમે સાર્વત્રિક ક્વોન્ટિફાયર ની તરફ નાઉટ લો તો તે એક સીસટેંનટીયલ ક્વોન્ટિફાયર બની જાય છે બાકીની અભિવ્યક્તિ કંઈ બદલાતી નથી તેવું છે કે તમે અહી અંદરથી આગળ વધી રહ્યા છો પરંતુ તેને આ જ રીતે બદલાવો જો તમે મુવ બદલી શકો છો તો તે અસ્તિત્વની માત્રામાં બરાબર નથી તે સાર્વત્રિક ક્વોન્ટીફાયર બની જાય છે ફરી જો તમે આ જુઓ આ કહેવા જેવું છે ઉદાહરણ તરીકે જો px એ એવું કંઈક છે જે બંને ઈવન અને ઓડ છે આ ડાબી બાજુ એમ કહી રહી છે કે ત્યાં કોઈ x અસ્તિત્વમાં નથી જે બંને ઈવન અને ઓડ છે જે એમ કહેવા માટે સમાન છે કે બધા x માટે કે જે કેસ તેમના માટે ઈવન અને ઓડ નથી તમે તેમને બંને બાજુએ ખસેડી શકો છો આ અવેજીના નિયમો છે જેનો હું કેટલીક પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી થઈ શકું તેમાંથી કેટલાક આપણે જોશું અને તમે કદાચ તેમની સાથે પરિચિત હોવ તેઓ ડી મોર્ગન કાયદા તરીકે ઓળખાય છે પણ કંઈક કે જે અમુક સમયે ઉપયોગમાં લેવાય છે તે ઉદાહરણ તરીકે જો તમારી પાસે બધા x માટે બધાં માટે p x y હોય છે તો આ બધા y માટે xp xy બરાબર છે સમાન પ્રકારનો જથ્થો તમે વાક્યનો અર્થ બદલ્યા વિના બદલી શકો છો તેવી જ રીતે ત્યાં એકસીટેંટીયલમાં છે ત્યાં y એકસીટેંટીયલમાં છે y ત્યાં એકસીટેંટીયલમાં છે X તેઓ સમાન હશે પરંતુ જો જુદા જુદા પ્રકારનો જથ્થો છે તો તમે તે કરી શકતા નથી જો તમે બધા x માટે કહો છો કે ત્યાં xp xy એકસીટેંટીયલમાં છે તો તે એમ કહેવા જેવું નથી કે ત્યાં એકસીટેંટીયલમાં છે તે બધા xp xy માટે સમકક્ષ નથી તમે પ્રયત્ન કરી શકો છો અને બતાવવા માટે કે આ કેસ નથી તેના પ્રતિરૂપ વિશે વિચારો ઉદાહરણ તરીકે દરેક સંખ્યા x માટે ત્યાં એક સંખ્યા y હોય છે જે x કરતા મોટો હોય છે પી તે કરતાં વધારે છે આ નિવેદન સાચું છે જ્યારે આ વિધાન કહે છે કે ત્યાં એકસીટેંટીયલ ધરાવે છે જે દરેક સંખ્યા કરતા વધારે છે જે સ્પષ્ટ રૂપે આવશ્યકરૂપે સાચું નથી જો તમે સ્વિચ કર્યું છે અને અર્થ બદલાશે તો સત્ય મૂલ્ય પણ બદલાશે તો તમે જુદી જુદી પ્રકારની 2 માત્રા બદલી શકતા નથી અને તમે અહીં કંઈક તદ્દન અલગ અને કંઈક તદ્દન અલગ વિશે વાત કરી રહ્યા છો જ્યારે અહીં કોઈ ફરક નથી જો તેમની પાસે સમાન પ્રકારનું હોય તો તમે ક્વોન્ટિફાયર્સને સ્વિચ કરી શકો છો અને તેનો અર્થ બદલાતો નથી અહીં આપણે કહી રહ્યા છીએ કે જો તમારી પાસે નકારાત્મક સાઇન હોય તો તમે તેને અંદરની તરફ ખસેડી શકો છો અને તે શું કરે છે તે ક્વોન્ટિફાયરની નિશાનીને બદલીને ક્વોન્ટિફાયરના સ્વરૂપમાં ફેરફાર કરે છે સાર્વત્રિક ક્વોન્ટિફાયર એકસીટેંટીયલ બની જાય છે અને એકસીટેંટીયલ સાર્વત્રિક બની જાય છે તેથી જ મેં છેલ્લા વર્ગમાં તેનો ઉલ્લેખ કર્યો છે તેથી તે સ્પષ્ટ કરવું ખૂબ જ સરળ નથી કે ક્વોન્ટિફાયરનું ખરેખર શું છે ઉદાહરણ તરીકે જો હું કોઈ નિવેદન આપું છું તો તે કહેતું નથી કે આપણે લોકો વિશે વાત કરી રહ્યા છીએ અને આ નિવેદન એમ કહે છે કે તેમ સારો માણસ છે આ ચલ x શું છે તે એકસીટેંટીયલમાં રહેલા ચલ છે અથવા તે સાર્વત્રિક ચલ છે અને આ અગત્યનું બને છે કારણ કે જો તમે છેલ્લા વર્ગમાં ચર્ચા કરી તેને યાદ કરો તો તમે સાર્વત્રિક ક્વાન્ટીફાઇડ ચલને પ્રશ્નાર્થ ચિહ્નથી બદલી શકો છો અને પછી તે સરળ બની જશે તો શું આ એક સાર્વત્રિક ચલ છે અથવા એકસીટેંટીયલ ચલ છે તમારો જવાબ જોવાની રીત તમારી સમજવાની રીત બરાબર છે નકારાત્મક સાઇનને શક્ય તેટલું અંદર લઈ જાઓ અને પછી બહારના મોટા ભાગના ક્વાન્ટિફાયર શું છે તે જુઓ જો તમે અંદરના કોઈ સાઇનને બદલો છો તો તે કહેવા માટે આને બરાબર બની જશે કે બધા માણસ x માટે કોઈ સારો માણસ x છે આપણે કહી રહ્યા છીએ કે દરેક સારો માણસ નથી જે એમ કહેવા જેવું છે કે નંબર 1 આવશ્યકરૂપે સારો માણસ નથી આ સાર્વત્રિક ધોરણે ચલ છે આપણે બદલી શકીએ કે તે અંતર્ગત ક્વોન્ટિફાયર ફોર્મમાં મૂકવા માંગે છે કોઈ સારો માણસ x કહીને હું એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું છું જે એક જે આપણે આપણા અર્થમાં સ્વીકારીએ છીએ આપણે કવોન્ટિફાયર લખવાની જરૂર નથી જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ પસંદ કરવા માટે ક્વોન્ટિફાયર પર પ્રક્રિયા કરવાની જરૂર નથી કે આપણે ફક્ત તે પ્રકારના ચલોને સાર્વત્રિક ચલો તરીકે રાખી શકીએ જ્યારે તમે અસ્પષ્ટ ક્વોન્ટિફાયર વિશે વાત કરો છો ત્યારે તમે એકસીટેંટીયલમાં રહેલા ચલો સાથે તમે શું કરો છો ચાલો આપણે આ જેવા વાક્ય જવા દઈએ ત્યાં x પણ x છે તે કહે છે કે ત્યાં અમુક સંખ્યા છે જે આવશ્યકરૂપે સમાન સંખ્યા છે કન્વર્ટ કરવાની રીત ક્વોન્ટિફાયર સ્વરૂપમાં છે અને સ્ક્લેમ તરીકે ઓળખાતા લેગ્રેશન પછી પ્રક્રિયાને સ્ક્લેઇમાઇઝેશન કહેવામાં આવે છે સારી રીતે આપણા માટે આ વિચારોને કોંસ્ટંટ સમાન એસ સાથે બદલીને રજૂ કરે છે પરંપરાગત રીતે આપણે કહી શકીએ કે આપણે નામ એસ નો ઉપયોગ કરીએ છીએ તે આપણી વચ્ચે ફરી છે તે આપણે જે લખી રહ્યા છીએ તેના અર્થને અસર કરતું નથી આપણે તેથી આપણે શું કરવામાં આવે છે આપણે ક્વોન્ટિફાયરને અને x તને બદલીએ છીએ જે તમે ત્યાં સુધી કોઈ પણ કોંસ્ટંટ ઉપયોગ કરી શક્યા હો ત્યાં સુધી તમે યાદ રાખો કે તે એક કોંસ્ટંટ છે જે આ પ્રક્રિયામાં રજૂ કરવામાં આવી છે અને તે કોંસ્ટંટ હોવું જોઈએ નહીં જે બીજે ક્યાંય પણ ઉપયોગમાં લેવાય છે તમે ઉદાહરણ તરીકે કહી શકતા નથી 0 જો તે કોંસ્ટંટ હોય અથવા એવું કંઈક હોય કે તમારે કેટલાક અનામી કેટલાક નવા નામનો ઉપયોગ કરવો જ જોઇએ અને તે પછી કોંસ્ટંટ તરીકે માનવું જોઈએ કારણ કે જો તમે ત્યાંના અર્થને જોશો તો ત્યાં કેટલીક સંખ્યા છે જે સમાન છે અને તમે જે કહી રહ્યા છો તે અહીં છે કે કેટલાક નંબરો જેને હું એસ १२ કહી રહ્યો છું અને તે પણ આવશ્યક છે કારણ કે તમે ખરેખર તે નંબર શું જાણતા નથી છે પરંતુ તમે તે કરી શકો છો જો તમારી પાસે આ જેવું કંઈક છે અથવા આ પ્રકારનું વિધાન બધા x માટે એકસીટેંટીયલમાં છે તે ypxy છે જો તમે જોતા વાક્યોને જોતા હો ત્યારે જોશો કે તમારે હંમેશાં ડાબેથી જમણે વાંચવું જોઈએ કે દરેક x માટે ત્યાં y છે તેથી તે પ્રોક્સી આવશ્યકરૂપે સાચું છે ઉદાહરણ તરીકે દરેક x માટે ત્યાં શોધ y એકસીટેંટીયલમાં છે જે આવશ્યકપણે x કરતા વધારે છે તે ઉદાહરણ છે કે આપણે છેલ્લા વર્ગમાં ઉલ્લેખ કર્યો છે આપણે તેને pxsk અગિયાર X તરીકે લખીને માત્રાત્મક સ્વરૂપમાં બનાવી શકીએ છીએ આપણે અહીં શું કહી રહ્યા છીએ જ્યારે આપણી પાસે સાર્વત્રિક ક્વાન્ટીફાઇડ વેરિયેબલની અંદરની અવકાશની માત્રાવાળા ચલ હોય છે તો આપણે તે વેરીએબલને બીજા વેરીએબલના ફંકશનથી બદલીએ છીએ અને ફંક્શન એ સ્કોલેમ ફંક્શન છે આ xનો સ્ક્લેઇમ કોંસ્ટંટ છે આ ફંક્શન શું છે તે આપણે જાણતા નથી અને આપણે અહીં ફંક્શન શબ્દના ઉપયોગ દ્વારા જે હેતુ રાખીએ છીએ તે છે કે વેરીએબલ જે મૂલ્ય લઈ શકે તે x જે મૂલ્ય લઈ શકે તેના પર આધારીત છે જો p નો અર્થ થાય છે અને સૂચિતાર્થ અને આનો અર્થ y એ x કરતા વધારે છે તેવો થશે કારણ કે અર્થ હંમેશાં આપણા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તે તે સંબંધ પર આધારીત છે કે તમે જેના વિશે વાત કરી રહ્યા છો મતલબ કે દરેક x માટે તમે y પસંદ કરી શકો છો શું y એ x કરતા વધારે છે એ x પર આધારીત છે અને આપણે તેને xના ફંકશન તરીકે વિચારી શકીએ છીએ આપણને ખબર નથી કે તે ફંક્શન શું છે પરંતુ તર્ક ના સંબંધ માં તેન ફંકશન તરીકે ગણાશે અને તે આ નિવેદનમાં ભાષાંતર કરશે આમ સામાન્ય રીતે જો તમારી પાસે બધા x 1 માટે બધા x 2 માટે બધા xn px 1 x 2 y છે તો તમે x 1 ના પૃષ્ઠમાં ભાષાંતર કરશો મારે અહીં એક પ્રશ્ન ચિહ્ન મૂકવો જોઈએ કારણ કે x સાર્વત્રિક છે ક્વોન્ટીફાઇડ વેરીએબલ x 1 તેથી આ y જે અવકાશમાં છે ત્યાં એકસીટેંટીયલમાં છે y અહીં x 1 થી x n માટે આ બધા સાર્વત્રિક કવોન્ટિફાયરની અવકાશમાં છે આ y x 1 થી x n ની સ્ક્લેમ ફંક્શનમાં બનશે સામાન્ય રીતે તમે ફક્ત આ બાજુના સાર્વત્રિક ક્વોન્ટિફાયર્સ પરના ક્વોન્ટિફાયર્સ શું છે તે જુઓ અને તે કાર્યના તે ચલને બનાવો જો મારી પાસે એવું કંઈક હતું કે બધા ypypxy માટે બધા માટે x એકસીટેંટીયલમાં છે તો હું તેને psk 5 y સાથે બદલીશ કોઈ વાક્યને પ્રમાણમાં રૂપાંતરિત કરવાની આ આખી પ્રક્રિયા હવે આપણે તેને સૂચકાંક સ્ક્લેમ આવશ્યકરૂપે સ્ક્લેઇમાઇઝેશન તરીકે કહીએ છીએ છેલ્લા વર્ગમાં આપણે ફોરવર્ડ ચેઇનિંગ જોવાનું શરૂ કર્યું હતું આપણે સંશોધિત મોડસ પોનેનસ ની ભૂમિકા તરફ ધ્યાન આપ્યું હતું કે જો તમારી પાસે આલ્ફા પ્રાઇમ અને આલ્ફા હોય તો તમે બીટા પ્રાઇમ બનાવી શકો છો ત્યાંથી અને જો તમે આલ્ફા પ્રાઇમથી બીટા પ્રાઇમ તરફ જાઓ છો તો પ્રક્રિયાને ફોરવર્ડ ચેઇનિંગ કહેવામાં આવે છે ફોરવર્ડ ચેઇનિંગ માં તમારી પાસે આલ્ફા પ્રાઇમ છે અને પછી તમે બીટા પ્રાઈમ ઉમેરી શકો છો બેક્વર્ડ ચેઇનિંગમાં તમે બીટા પ્રાઇમ નહીં બતાવો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ કનેક્શન શો બીટા પ્રાઇમ છે તેથી આપણી પાસે હવે સબ ગોલ છે આલ્ફા પ્રાઇમ બતાવો બેક્વર્ડ ચેઇનિંગ આપણે ફક્ત છેલ્લા વર્ગમાં જોવાનું શરૂ કર્યું તે લક્ષ્યો દ્વારા લક્ષ્યો સાથે કાર્ય કરે છે આપણો અર્થ તેવું છે કે જેને આપણે બતાવવા માંગીએ છીએ તે ફોર્મુલા સાચું હોવાનું બતાવવા માંગીએ છીએ અને આ પ્રકારનાં આલ્ફાના સૂચનો શોધે છે બીટા તેથી મૂળભૂત રીતે તે મોડ મોડસ પોનેનસ નો ઉપયોગ થોડો અલગ સ્વરૂપમાં કરી રહ્યો છે અથવા જો તમે આ વિશે થોડુંક વિચારો છો તો તમે જોઈ શકો છો કે જે બેક્વર્ડ ચેઇનિંગ કરી રહ્યું છે તે આ પ્રકારનું મોડ્યુસ હોઈ શકે છે જે સ્પષ્ટ થઈ જશે કેમ કે આપણે આગળ વધીએ તેનો એક અલગ નિયમ છે જો આપણી પાસે આપણી મૂળ દલીલ છે જેમાં કહ્યું છે કે સોક્રેટિક મેન x મર્ટલ x સૂચવે છે અને આપણા ડેટાબેઝ માં આ ડેટાબેસ માં છે અને આ ડેટાબેસ માં છે જેમાં માણસ સોક્રેટીસ છે અને અલબત્ત તમારી પાસે જન્મની તારીખ હોવાથી તેને ઓછું અવગણવામાં આવે છે અને તમે ઇચ્છો છો કે સોક્રેટીસ સાચું છે પછીફોરવર્ડ ચેઇનિંગ આ મોડસ મોડિફાઇડ મોડસ પોનેનસ નિયમો અને આ ફોર્મ અને આ ફોર્મમાં આ વસ્તુ લાગુ કરશે જ્યારે બેક્વર્ડ ચેઇનિંગ આપણને આ ફોર્મમાં લખવામાં આવતું નથી પરંતુ તે કહે છે કે જે આલ્ફા સાથે બીટા પ્રાઇમમેન બતાવે છે તે બીટા સૂચવે છે તમે તેને આલ્ફા પ્રાઇમબતાવવા માટે આવશ્યક ઘટાડી શકો છો બતાવો કે તે કેવી રીતે કાર્ય કરે છે જો તમને યાદ આવે કે આપણે આ સાથે યુનિફોર્મર સાથે મેળ ખાતા હોઈએ તો સોક્રેટીસ જેટલું બરાબર છે આપણે થોડા સમય પછી એકીકરણ જોશું આપણે આ માટે આ યુનિફોર્મર લાગુ કરીએ છીએ અને આ બેક્વર્ડ ચેઇનિંગ પ્રક્રિયા અનુસાર આપણે માણસ સોક્રેટીસ બતાવવા માટે આ ઘટાડીએ છીએ ચાલો બોક્સની અંદર સંપૂર્ણ રૂપે મૂકીએ જેથી આપણે ધ્યેય અને તથ્ય વચ્ચે તફાવત જાણી શકીએ આ એક હકીકત છે આ એક હકીકત છે આ એક ધ્યેય અને તેથી વધુ છે આ ધ્યેયને ઉકેલવા માટે આ સરળ રીત છે અને તેથી ડેટા બેસમાં હાજર છે તે સાથે જુઓ આ ઉદાહરણમાં જ્યારે તમારી પાસે બતાવવાનું આ લક્ષ્ય છે કે માણસ સોક્રેટીસ સાચો છે તો તમે ફક્તડેટાબેઝ જુઓ અને તમે જોશો કે તે આવશ્યકપણે સાચુ છે આપણે જોશું કે ભાષા પ્રસ્તાવના મૂળભૂત રીતે આ કેવી રીતે કરી રહી છે જે તે બેક્વર્ડ ચેઇનિંગ કરે છે અને જો ડેટાબેઝમાં અથવા તમારા પ્રોગ્રામ પ્રોલોગ પ્રોગ્રામમાં કોઈ હકીકત હાજર હોય તો તે ખરેખર આવશ્યકપણે આવશ્યક છે પરંતુ તર્ક સાથે તર્ક વિશેની સરસ વાત એ છે કે આપણે કોઈ પ્રશ્ન પૂછી શકીએ છીએ કે શું આ ફોર્મુલા સાચું છે કે તે ત્યાં એકસીટેંટીયલમાં છે જેમ કે y છે તે સાચું છે આ તે છે જે આપણને આપવામાં આવ્યું છે આ ડેટાબેઝ છે અને આ એક ડેટાબેઝ છે પણ આ ડેટાબેઝ એ છે કે જેમાં સ્ટેટમેન્ટ સાચું છે કે ત્યાં y એકસીટેંટીયલમાં છે જેથી y સાચું છે હું ઇરાદાપૂર્વક અહીં વિવિધ ચલનો ઉપયોગ કરું છું y અને અહીં એક x અહીં તે કરવા માટે રચના કરવી જરૂરી નથી કારણ કે જ્યારે તમે આ વિધાનને જુઓ છો તો તે કહે છે કે ત્યાં કેટલાક y એકસીટેંટીયલમાં છે કે પુશ y છે હું જોલીવેલે કહ્યું હતું કે ત્યાં કેટલાક x એકસીટેંટીયલમાં છે જેમ કે x છે પરંતુ કારણ કે આપણે ઑપચારિક રીતે એક ભાગ ઉપર રાખવા માગીએ છીએ જે આપણે જોઈશું આપણે એક અલગ ચલ નામનો ઉપયોગ કરીએ છીએ જે એક લક્ષ્ય અવાજ છે જો હું જાણું કે જો આ મારું ગોલ છે જે બતાવે છે કે આ એક કેસ છે પછી આપણે સ્લોમેઇઝેશન કન્વેશનને કરીએ છીએ જ્યારે તમે આ જેવા કોઈ ફોર્મુલાને આગળ વધારતા હોવ તો સાર્વત્રિક રૂપે એક ફોર્મુલા જેમાં સાર્વત્રિક પ્રમાણમાં ચલ હોય તે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન સાથે મૂકવામાં આવે છે જ્યારે બેક્વર્ડ ચેઇનિંગ માં એકસીટેંટીયલમાં રહેલા ચલને પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે જે ખાસ કરીને બેક્વર્ડ ચેઇનમાં હોય ત્યારે હું આ y ફરી ચાલું છું કે જ્યારે હું આ સ્વરૂપમાં મોર્ટલ y લખીશ ત્યારે આ સાઇન સૂચવે છે અને એકસીટેંટીયલમાં રૂપે સુસંગત ચલ છે તે ચલો માટે જ સાચું છે ગોલની અંદર એક વિપરીત કોન્વેનશન હોય છે અને હવે પછીનો વર્ગ આપણે જોઈશું કે તે શા માટે અર્થપૂર્ણ છે પરંતુ તમે પ્રયત્ન કરી શકો છો અને અનુમાન કરી શકો છો હું કોઈ ક્વેરીને એકસીટેંટીયલમાં ક્વેરી પૂછી શકું છું જેથી આ હવે ડેટાબેઝની જેમ આવશ્યક પ્રવૃત્તિની જેમ બની રહ્યું છે તમે કોઈ ક્વેરી પૂછતા હો કે ત્યાં કેટલીક એન્ટિટી છે જો તમે કોઈક એવું કહેતા હોવ કે કર્મચારીમાં ને 10000 રૂપિયાથી વધુ અને કંઈક જોઈએ છે અને તમારે તેમાંથી કેટલાક પરિણામો આવશ્યકપણે મેળવવા પડે RDBMS જેવી વસ્તુ અને લોગિનના ઉપયોગ વચ્ચેનો તફાવત એ છે કે તર્ક તમારા માટે જવાબો બનાવી શકો છે જ્યારે તમે કોઈ સવાલ પૂછતા હો ત્યારે કોઈક એવું છે કે જેનું આધાર અથવા ડેટા બેઝમાં છે જેને તમે તેને કોલ કરવા માંગો છો આપણા નાના નોલેજ બેસમાં ફક્ત 2 નિવેદનો છે કે સોક્રેટીસ તે પુરુષ છે અને તે બધી સ્ત્રીઓ મોરટલ આધાર એમ નથી કહેતો કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ છે પરંતુ ખાસ કરીને બેક્વર્ડ ચેઇનિંગ અને સામાન્ય રીતે લોગીનમાં તર્ક તમને આની જેમ એકસીટેંટીયલમાં રહેલા પ્રશ્નો છે અને કેટલીક દિશા નિર્દેશન કરવાની પ્રક્રિયા પછી તે પ્રશ્નોના જવાબ આપો તો આપણે શું કરીએ આપણે આપણાં નિવેદનની સમાપ્તિના x ની જમણી બાજુએ આ શો મોર્ટલ x સાથે મેચ કરીએ છીએ આપણે કહીએ છીએ કે x બરાબર y એ તે અવેજી છે જે તમે ઇચ્છો છો તેથી આ y બને છે આ કેસ મેન y બતાવવા માટે અનુવાદિત થયો છે જેથી આપણી ક્વેરી લગભગ છે તે હજી પણ એક એકસીટેંટીયલની ક્વેરી છે તે એક સરળ વ્યક્તિ છે કે જેની પેટા ક્વેરી અથવા સબગોલમાં અનુવાદ થાય છે જે કેટલાક સરળ છે જેનો માણસ હવે ડેટાબેઝ દ્વારા જવાબ આપી શકે છે હા સોક્રેટીસ તે માણસ છે આપણે આ ક્વેરીના જવાબ લખેલી ક્વેરીને સોક્રેટીસની બરાબર હા કહીને વાત કરી શકીએ છીએ તે તમારા પ્રશ્નનો જવાબ છે છેલ્લા વર્ગમાં આપણે ટૂંકમાં જણાવ્યું હતું કે તમે વ્યાખ્યાયિત કરી શકો છો ચાલો કહી દઈએ કે તમે દાદાને વ્યાખ્યાયિત કરવા માંગો છો અથવા એમ કહી દો કે તમે દાદા પિતાની વ્યાખ્યા આપવા માંગો છો તમે બધા y ગ્રાન્ડ માટે બધા x માટે આ જેવા નિવેદનન કરી શકો છો તો ચાલો જીએમનો અર્થ એ થાય કે ગ્રાન્ડ મા XY છે અને ચાલો કહીએ કે આનો અર્થ એ છે કે x એ yની દાદી છે ચાલો આપણે કહીએ કે જી એટલે દાદા દાદી માટે કોઈ કારણોસર આપણે કહીએ કે આપણે આ નિયમને આપણા નોલેજ બેસ અથવાડેટાબેઝ માં મૂકવા માંગીએ છીએ તમે તેને શું કહેવા માંગો છો તમે અહીં શું કહી રહ્યા છો તે દાદા દાદી છે પછી તમારી પાસે બધી ygf અને તે જ વસ્તુ માટે બધા x માટેની ભૂમિકા હોઈ શકે છે તો પછી તમારી પાસે એક ભૂમિકા હોઈ શકે જે કહે છે કે બધા x માટે બધા y માટે અને બધા મધર XY અને પિતા zx નો અર્થ દાદા z y છે મારી પાસે આ પ્રકારની ભૂમિકા હોઈ શકે છે જે કહે છે કે બધા x માટે બધા y માટે બધા ઝેડ જો X ની માતા હોય અને z એ x નો પિતા હોય તો z એ yના દાદા છે તમે કલ્પના કરી શકો છો કે તમારી પાસે સંબંધોના ડેટાબેસ છે જ્યાં તમે વ્યાખ્યા કેવી રીતે કરી રહ્યા છો તે સંબંધ કેવી રીતે થાય છે દાદા તેનો અર્થ શું થાય છે દાદી માતાપિતા અને તેથી આગળ અને પછી તમારે કોઈ ક્વેરી પૂછવા માટે સમર્થ હોવા જોઈએ ચાલો કહીએ કે મૂળભૂત ડેટાબેઝ ફક્ત માતા અને બાળકને જ સમાવિષ્ટ કરે છે અથવા માતાપિતા બાળક એટલું જ છે હું કહી શકું કે જેન ટોમને માતા છે અને જેન સ્ત્રી છે અને ટોમ પુરુષ છે મારી પાસે આ પ્રકારનો ડેટાબેસ હોઈ શકે ત્યાં ફક્ત 1 સંબંધ માતાપિતાના બાળકના સંબંધો અને સામાન્ય સંબંધ છે પછી તમે માતાને m કહીને વ્યાખ્યાયિત કરી શકો છો કે x એ yની માતા છે અને x સ્ત્રી છે તમારી પાસે આ પ્રકાર નો નોલેજ બેસ હોઇ શકે અને પછી તમે કોઈ પ્રશ્ન પૂછશો કે પીટર જેન સાથે કેવી રીતે સંબંધિત છે ઉદાહરણ તરીકે તમે જાણો છો કે પછી સિસ્ટમએ શોધ્વુ જોઈએ કે શું તેમની વચ્ચે શું સંબંધ છે અલબત્ત તમે આ ખૂબ જ સામાન્ય પ્રશ્ન પૂછી શકતા નથી કે તે કેવી રીતે સંબંધિત છે તમે જેની જેન્સ પિતૃ કાકા જેવું કંઈક પૂછી શકો છો ઉદાહરણ તરીકે તમે આવા પ્રશ્નો પૂછી શકો છો કે આપણે દાદા દાદી વિશે વાત કરીએ જેની દાદા દાદી છે અને તે વિશે મૂળભૂત ક્વેરી વિશે છે તે પછી તમે જોઈ શકો છો કે દાદા માતાપિતા XY ને 2 માં હલ કરી શકાય છે કે કાં તો તમે ગ્રાન્ડ પા x છો y ના દાદા કેવી રીતે x y ની દાદી છો પછી તમે એમ કહી શકો કે x એ વાયના દાદા છે જો તમે આને 1 નિયમ તરીકે વાપરી શકો છો જે કહે છે કે હવે તમારે અહીં થોડી કાળજી લેવી પડશે હું અહીં અલગ પિતા x z માટે ફક્ત અલગ નામનો ઉપયોગ કરી રહ્યો છું અને મધર z y છે અને તમે કલ્પના કરી શકો છો કે ત્યાં એક બીજો નિયમ છે જે બંને જગ્યાએ પિતા અને પિતાનો ઉપયોગ કરે છે જેથી અહીં 2 શક્યતાઓ છે તમે જોઈ શકો છો કે અહીં શું થઈ રહ્યું છે તે તે જગ્યા છે જેમાં બેક્વર્ડ ચેઇન કાર્ય કરે છે જો તમે કોઈ બાબત વિશે કોઈ ક્વેરી પૂછશો જેન પીટરના દાદા છે તો આ સિસ્ટમ લાગુ થશે બેક્વર્ડની ચેઇનિંગ માં તમે કોઈ સૂચિતાર્થની જમણી બાજુથી મેળ ખાતા હોય તે c છે ડાબી બાજુ સબગોલ બની શકે છે અથવા તમે દાદા માતાપિતા સાથે ક્યાં તો મેચ કરી શકો છો તેથી તમે આ નિયમ સાથે અથવા આ નિયમમાં બંને રીતે દાદા માતાપિતાની સાથે મેચ કરી શકો છો તમે r 1 અથવા 2 નો ઉપયોગ કરી શકો છો જો તમને 1 નિયમ કહેવામાં આવે તો તમને એ અહીં લઈ જશે બીજો નિયમ તમને અહી લઈ જશે x એ y ના દાદા છે અથવા x એ y ની દાદી છે તો જો x એ yના દાદા છે તો x એ z ના પિતા છે જે y ની માતા છે અથવા તે હોઈ શકે છે કે x એ zનો પિતા છે જે yનો પિતા છે બંને શક્ય છે તમારી પાસે આ બધી પ્રશ્નોની શક્યતાઓ છે અને તે જગ્યા કે જે આપણે બેક્વર્ડ ચેઇનિંગમાં શોધવાની છે તે તે છે કે તે આવશ્યકપણે એક એંડો ટ્રી છે અને અહી પ્રોલોગ એક બેક્વર્ડ ચેઇનિંગ કરે છે ચાલો આપણે આને ફરીથી લખી દઈએ કે તમે જાણો છો કે હું સ્ક્લેમિઇઝેશનમાં અવગણી રહ્યો છું જે આ કેસોમાં સરળ છે કારણ કે આપણે ફક્ત વૈશ્વિક રૂપે માત્ર ચલો જ જોઇયે છીએ તમે તે પહેલાં દરેક વસ્તુને પ્રશ્નાર્થ ચિહ્નથી બદલી શકો છો જો તમે આને પ્રોલોગમાં લખવા માંગતા હો તો તમે તેને આ gp જેમ કંઇક લખો છો પ્રોલોગના આ જુદા જુદા કોન્વેનશન છે જુઓ આપણે કોઈ કોન્વેનશનનો ઉપયોગ કરી રહ્યા છીએ જે પ્રશ્નાર્થ ચિહ્ન એ વેરીએબલ માટે વપરાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન વિનાનું કોંસ્ટંટ છે તે કોંસ્ટંટ અથવા એકસીટેંટીયલમાં જથ્થાબંધ ચલ હોવું જોઈએ જે સ્ક્લેઇમ કોંસ્ટંટ હોય અથવા એવું કંઈક હોવું જોઈએ જેનો અર્થ નથી પરંતુ તે પ્રોલોગનો ઉપયોગ કરીને એક કોન્વેનશન રીત છે આ વિવિધ કન્વેશન પ્રોલોગ કેસનો ઉપયોગ કરે છે કે જ્યારે તમારી પાસે x અને y અપરકેસ અક્ષરો હોય ત્યારે તે ચલ હોય છે તમારામાંના શા માટે પ્રોલોગનો ઉપયોગ થાય છે તે આ જાણતા હશે તેથી ચાલો આપણે આપણા કોન્વેનશન ને વળગી રહીએ જે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવા માટે છે આપણે સૌ પ્રથમ પરિણામે લખીશું અને પછી આપણે પૂર્વવર્તીકરણ લખીશું આ જ નિયમ ચાલો આપણે તેને આના જેવું લખીએ જેથી જે બન્યું તે મેં આ નિયમ લીધો છે અને તેને ફરીથી લખો આ તમે છો હું જે ક્વોન્ટિફાયર્સને દૂર કરું છું મેં તેને ક્વોન્ટિફાયર સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે અને મારી પાસે ઓર્ડર છે કે જેમાં તમે સામાન્ય નિયમમાં લખો છો ત્યાં તમે ડાબી બાજુએ પૂર્વવર્તી લખો છો અને આ સાઇનની જમણી બાજુની પરિણામે હું પરિણામે ડાબી બાજુ અને જમણી બાજુએ પૂર્વવર્તી લખું છું અને મેં તેની દિશા બદલી છે અહીં તે ચિહ્નને બદલે તીરનો ઉપયોગ કરો ફરીથી તમે જે લોકો prolog નો ઉપયોગ કરો છો તે જાણતા હશે કે prolog આ એરો સાઇનને બદલે કંઈક આવું છે પરંતુ તેનો અર્થ એ જ વસ્તુ છે જે ફક્ત કોન્વેનશન ની બાબત છે આપણા માટે આ સમજવું વધુ સરળ છે કે થવાની દિશા જમણીથી ડાબી છે પછી હું બીજા સ્ટેટમેંટને g p x y g m x y પછી g f x y તરીકે લખીશ તો ક્યાંક હું gm માટે નિવેદન લખીશ તો gf જે મેં અહીં લખ્યું છે જે તે gmxy છે જો માતા Xy prolog છે તે બદલે કોમા છે અને તેથી આપણે અહીં અલ્પવિરામનો ઉપયોગ પણ કરીશું તે ધ્યાનમાં રાખીને કે આ કોમા મૂળભૂત રૂપે છે અને તેથી તે જ નિવેદનોનો સમૂહ કાં તો અલગ લખવા માટે આપણે આપણી પાસેની કોઈપણ વસ્તુને ક્વોન્ટિફાયરમાં બદલતા નથી અને આપણે તેને ડાબી બાજુ અને જમણી બાજુએ પૂર્વવર્તી લખી રહ્યા છીએ અને આપણે એન્ડ ને કોમા અને આ પ્રકારથી બદલી રહ્યા છીએ પરંતુ નિવેદનો હજી પણ સમાન છે તેઓ હજી પણ તાર્કિકમાં સમાન વૈશ્વિક પ્રમાણમાં નિવેદનો છે x એ y ના દાદા છે તો z એ y ની માતા છે અને x દાદા છે x એ zના પિતા છે ક્યાંક મારી પાસે એક નિવેદન હશે જેમાં જેન એ પીટરના માતા છે અને તેના પિતા અને અન્ય હકીકત પણ હોઈ શકે છે તમે આને પ્રોલોગ પ્રોગ્રામ તરીકે ઓળખો છો હું આશા કરું છું કે પ્રોલોગ પ્રોગ્રામ આ પ્રકારનાં નિવેદનો હવે આ તર્ક નું સ્વરૂપ છે પરંતુ આપણે અહીં તે પરિણામ માત્ર એક આગાહી હોઈ શકે છે તમારી પાસે અહીં અંદર બધાં ન હોઈ શકે પણ તમે પ્રોલોગશું કરે છે તે પરથી પ્રોલોગ પ્રોગ્રામ તરીકે ઓળખી શકો છો જો હું કોઈ ક્વેરી પૂછું છું કે x ના દાદા બતાવો તો ચાલો આપણે પીટર z અથવા તેવું કંઈક કહીએ આ સ્વરૂપમાં ચીજો લખવાનું કારણ છે કારણ કે તે સરળ બનાવવાનું કાર્ય કરે છે જે તમે હંમેશાં ડાબી બાજુની જે વસ્તુ સાથે મેળ ખાતા હો તેનાથી તમારી પાસે એક પ્રોગ્રામ હોય છે અને જમણી બાજુ તે અનુમાન બનાવવાનું પગલું છે જો હું આની જેમ કોઈ ક્વેરી પૂછું છું કે એ કોણ છે જેનો પીટર પૌત્ર છે અથવા પીટરના દાદા કોણ છે પછી પ્રોલોગ આ ઉદાહરણમાં ડાબી બાજુની વસ્તુઓ સાથે આને અનુકૂળ રીતે મેચ કરવાના પ્રયાસથી ઉપરથી નીચે જોવાનું શરૂ કરે છે તે આમાં બનેલા પ્રથમ તત્વ સાથે મેળ ખાય છે જ્યારે તે આ સાથે મેળ ખાય છે ત્યારે તેને આ ગોલના રૂપમાં આવે છે અંતે પીટર કોઈ z ની દાદી છે તે ગોલને સબગોલમાં અનુવાદિત કરશે બેક્વર્ડ ચેઇનિંગ આપણે કહ્યું કે આ રીતે જમણેથી ડાબેથી જઈશું આ સાઇનમાં તે ડાબેથી જમણે આગળ વધી રહ્યું છે તે મૂળભૂત રીતે સબગોલ સુધી જાય છે અને નવી ક્વેરી પૂછે જે જેમ કે તમે કલ્પના કરી શકો છો મારી પાસે એવું કંઈક હોવું જોઈએ જેથી હું અહીં અને અહીં પિતૃનો ઉપયોગ કરી શકું છું અને પછી જેન સ્ત્રી છે તેવું હોવું જોઇયે અને તેથી બંને અને તેથી મારો અર્થ એ છે કે એક ડેટા છે જે દર્શાવે છે કે આપણી પાસે જેન સ્ત્રી અને પીટર પુરુષ છે આ gm એ પીટર z ના દાદીમાં અનુવાદિત થશે જે ઇંટરનલ રીતે અહીં આવશ્યકરૂપે નીચે જશે કારણ કે મેં આ નિયમ પ્રથમ લખ્યો હતો આ દાદી માટેનો નિયમ છે પ્રોલોગ તે પાથમાં નીચે જઈ રહ્યું છે જેથી તમે કલ્પના કરી શકો કે એ બેક્વર્ડ ચેઇનિંગ કરે છે અને કોઈ ખાસ વ્યૂહરચના તે વાપરે છે જે ડેપ્થ ફર્સ્ટ સર્ચ છે અને અહીં તેનો અમલ કરવાની રીત એ છે કે પ્રથમ નિયમ તેની સાથે મેળ ખાય છે તે આ પ્રયત્ન કર્યો છે તેથી જ કલ્પના કરો કે તે ટ્રીમાં આપણે ડાબેથી જમણે જઈ રહ્યા છીયે અને પછી આખરે તે બતાવવા માટે આપણે સમર્થ છીયે કે પીટર ઝેડની દાદી છે તે બેકટ્રેક કરશે અને પછી આ બીજો નિયમ અજમાવો કે જે કહેતા આપણે બધી રીતે નીચે જઈએ અને પછી બીજી શાખા અજમાવીએ બરાબર તે જ રીતે જ્યારે આપણે ટ્રી પર નજર નાખીએ ત્યારે પ્રથમ તે આવશ્યકપણે થઈ હતી ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ જેનો આપણે પહેલાં વિચાર કર્યો છે જે યોજનાનું છે જો તમને યાદ આવે કે જ્યારે તમે કોઈ ટ્રી જોઈ રહ્યા હો ત્યારે આપણી પાસે મિત્ર સાથે ફરવા જવાનું અને બહાર ફરવાનું આ કાર્ય હતું જેમાં કેટલીક 3 વસ્તુઓ શામેલ છે જે 1 સાંજે 1 મનોરંજન અને પછી ડિનર દ્વારા લેવામાં આવે છે આખરે તમે જાણો છો કે તમારે આ માટે મૂલ્યો શોધવાનું રહેશે જેનાથી તમારો મિત્ર ખુશ થશે જો તમને યાદ હોય તો તે આવું કંઈક હતું કે ચાલો કહીએ કે ચાલો આપણે જન્મદિવસની યોજના કરીએ છીયે તમારી પાસે x y અને z ની બનેલી જન્મદિવસની યોજના છે તમારી પાસે z ડિનર પ્લાન y મનોરંજન યોજના અને x આઉટિંગ પ્લાન છે અને પછી તમે કહી શકો કે આઉટિંગની યોજના એક માન્ય યોજના છે અહી f એ મિત્ર છે જે આઉટિંગ પસંદ કરે છે તે જ રીતે અન્ય 2 યોજનાઓ મનોરંજન યોજના અને ડિનર યોજના છે તમે તેને પ્રોલોગ પ્રોગ્રામ તરીકે લખી શકો છો તમે કહી શકો કે આ તે છે તમે પરિમાણો તરીકે f ઉમેરી શકો છો જેથી x અલ્પવિરામ f અહી મૂકો અહી પણ અલ્પવિરામ f મૂકો અને અહીં પણ અલ્પવિરામ f મૂકો ચાલો કહીએ કે f એ છે જે તમારા મિત્ર માટે વપરાય છે અને ચાલો કહીએ કે તમારી ક્વેરી આ છે ચાલો હું અહીં ક્વેરી લખું છું કે જન્મદિવસની સારી યોજના x y z છે અને તમારા મિત્રો જેનું નામ પીટર છે તેના માટેની આ મારી ક્વેરી છે તે પછી આ પ્રશ્નાર્થ ચિન્હ જે બેક્વર્ડ ચેઇન કરશે તે બરાબર તે જ કાર્ય છે જે આપણે અહીં અહીં કર્યું હતું આ જન્મદિવસની યોજના છે પછી તે આઉટિંગ અને મનોરંજન અને રાત્રિભોજન શોધવાનો પ્રયાસ કરે છે અથવા આ મનોરંજન હોઈ શકે છે આપણે છેલ્લે મૂવી કહેવામાં આવે છે તે કંઇ પણ ફરક પડતું નથી અને આ નીચે બીચ અથવા મોલ અને તે જેવી વસ્તુઓ કહીએ અને મનોરંજન મૂવી a અથવા મૂવી b અથવા મૂવી c માંથી કંઈક હોઈ શકે છે અને રેસ્ટોરન્ટમાં કેટલીક રેસ્ટોરન્ટ d અથવા e અથવા f હોઇ શકે છે અલબત્ત તમારી પાસે તથ્યો છે કે કેમ કે તમારા મિત્રને બીચ પર જવાનું ગમે છે જેના માટેના કેટલાક નિવેદનો તે તમારા નોલેજબેસ માં હોવા જોઈએ કારણ કે તે જ રીતે કોઈ મિત્રને પૂછવાના બદલે તમે કહી રહ્યા છો કે મારા ડેટાબેસમાં પહેલેથી જ એવું નિવેદન છે તેથી અહીં હું તમને એ દર્શવા માગું છું કે આ તે જ સમસ્યાનું છે જે આપણે પહેલા જોઈ હતી હવે તમે યાદ કરો કે ત્યાં શું થઈ રહ્યું છે તમે આ એન્ડઓર ટ્રી સર્ચ કરી રહ્યા છો અને શરૂઆતમાં આપણે તેને એક સરળ ટ્રી તરીકે દર્શાવ્યું પરંતુ અહી આપણે શું દર્શાવ્યું છે માનો કે તમે નક્કી કરો કે તમે બીચ પર જવા માંગો છો તમે તમારા મિત્રને પૂછો કે આપણે બીચ પર જઇએ છીએ અને પછી તમે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી રહ્યા છો તમે આ બધા વિકલ્પો 1 પછી 1 અજમાવો છો તમે કહો છો કે આપણે આ મૂવી a જોવા જઈએ અથવા આપણે આ મૂવી b જોવા જઈએ છીએ અથવા આપણે આ મૂવી c જોવા જઈએ છીએ અને પછી આના તમામ સંયોજનોનો બનાવવાના પ્રયાસ કરીશું ઉદાહરણ તરીકે બીચ અને a અને b પછી બીચ અને a અને e પછી બીચ અને a અને f અને માનો કે બધા નિષ્ફળ થાય છે અહીં બેક્વર્ડ ચેઇનિંગમાં શું થઈ રહ્યું છે તે તમે આ સબગોલની પ્રસ્તાવના કરી રહ્યા છો અને તેથી પ્રોલોગ જે રીતે કરે છે તે છે ઉપરથી નીચે અને ડાબેથી જમણે જાય છે તો ગોલ જેવાકે આઉટિંગ અને મનોરંજન અને ડિનરનું ટ્રી આપવામાં આવે છે તે સૌ પ્રથમ બીચ પછી મનોરંજન માટે કોઈ મૂલ્ય શોધવાનો પ્રયાસ કરશે અને પછી તેના માટે કોઈ મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ કે પછી અને ડી માટે કોઈ મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ અને તે સમયે ચાલો આપણે કહીએ કે તે નિષ્ફળ થાય છે અને કહીએ કે આ કોઈ જન્મદિવસની સારી યોજના નથી તે બેકટ્રેક કરશે અને અહીં પ્રયાસ કરશે તેથી તે હજી પણ આ લક્ષ્યમાં છે પરંતુ તે એક અલગ મૂલ્ય અજમાવશે જ્યારે પણ બેક્વર્ડ ટ્રેકિંગ થાય છે ત્યારે તે આ જ દિશામાં થાય છે જ્યારે તે અહીં પાછા ફરી રહ્યું છે ત્યારે તે પાછલું ટ્રેકિંગ કરતી વખતે તે 1 પગથિયું ઉપર જાય છે ઠીક છે અહીં પાછા બેકટ્રેકિંગ કરવું તે 1 પગલું નીચે જાય છે અને તે અહીં પાછા ફરી રહ્યું છે તે એફ 1 પગલું છે તે રાત્રિભોજન માટેનો પ્રથમ વિકલ્પ અને રાત્રિભોજન માટેનો બીજો વિકલ્પ અને રાત્રિભોજન માટેનો ત્રીજો વિકલ્પ અજમાવે છે અને બધુ નિષ્ફળ થાય છે તમે બીના વિવિધ વિકલ્પ માટે ફરીથી આ જ શોધને પુનરાવર્તિત કરવા માંગતા નથી જો તમે કોઈક સમજી શકો છે આપણે ત્યાં પરાધીનતા નિર્દેશિત શબ્દનો ઉલ્લેખ કર્યો હતો કેટલીક સિસ્ટમમાં જેમ કે સંતોષ પ્રણાલીમાં જે એક પ્રકારનું આપમેળે થાય છે તે સિસ્ટમ ટ્રેક રાખે છે કે પરાધીનતા શું છે પરંતુ તર્ક ની જેમ આ સિસ્ટમમાં અથવા લોજિક કોલ પ્રોલોગના અમલીકરણથી વપરાશકર્તાને બેક ટ્રેકિંગને નિયંત્રિત કરવાની ક્ષમતા મળે છે આની જેમ નિવેદન લખવાને બદલે તમે પ્રોલોગમાં શું કરી શકો છો તેના બદલે તમે નિવેદન લખો જેમ કે આપણી પાસે નીચે પ્રમાણે જન્મદિવસની યોજના છે તો ચાલો હું ફક્ત આ b x y z f નો ઉપયોગ કરું જો આઉટિંગ પ્લાન હોય તો પછી તમે તેનામાટે કોઈ વિશેષ સિમ્બોલનો ઉપયોગ કરો અને મનોરંજનના પ્લાન માટે કોઈપણ બીજો વિશેષ સિમ્બોલ અને પછી ડિનર પ્લાન માટે અલગ સિમ્બોલ વાપરો તમે 3 સબગોલ્સ ને બદલે 2 વધારાના સબગોલ્સ ઉમેર્યા છે આ તે છે જે વિશેષ સબગોલ્સ તમને પ્રોલોગઆપે છે અને તેથી તમે જાણો છો કે આ કટ ઓપરેટર છે અને તે શું કરે છે તે મૂળભૂત રીતે ઉપકરણ વપરાશકર્તા અથવા પ્રોગ્રામરને આપે છે જેનાથી તમે બેક ટ્રેકિંગને નિયંત્રિત કરી શકો છો જો તમે આ બાજુથી આ તરફ બેકટ્રેક કરી રહ્યા છો તો પછી આ માટે મૂળ મૂલ્ય પર પાછા ફરો અને વધુ વિગતો પર ગયા વિના હું દર્શાવા માંગું છું કે પ્રોલોગની કટ સુવિધા મૂળભૂત રીતે આ વિશાળ બેક ટ્રેકિંગ જે એક અનિયંત્રિત સર્ચ કરે છે તેને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે પ્રોલોગ જે બેક્વર્ડ ચેઇનિંગ કરે છે તે તમને તે કરવા માટે પરવાનગી આપે છે તે એકસીટેંટીયલની ક્વેરીઝ પૂછવાની મંજૂરી આપે છે જેના વિશે તમે કેટલીક ક્વેરી પૂછી શકો છો તે પીટર કોઈના દાદા છે કે જેનસ છે અથવા તમે વ્યાખ્યાયિત કરી શકો છો અને તે તમારા પૂર્વજની વ્યાખ્યા કરવા માટે એક સારી કસરત છે જ્યારે yના પૂર્વજમાં x હોય પછી તમે કોઈ ક્વેરી પૂછી શકો છો કે શું તમે જાણો છો કે જેન કોઈના પૂર્વજ છે અથવા તે જેવી વસ્તુઓ અને સિસ્ટમ તમારાડેટાબેઝ માં શોધશે તે આવા સૂચિત ચિહ્નો તરફ જશે અને આખરે તમારા માટે જવાબ શોધશે આ પ્રક્રિયાને ઘણીવાર કહેવામાં આવે છે જે ડેટાબેઝ સિસ્ટમ તમને ડેટાબેઝ સિસ્ટમ આપે તે કરતાં વધુ છે જે તમને કાર્યક્ષમ જૂથમાં પુન પ્રાપ્તિ આપે છે પરંતુ પ્રોલોગ તમને ડિડક્ટિવ પુનપ્રાપ્તિની મંજૂરી આપે છે તેના પર કપાત કરતું નથી અને તે અર્થમાં તે RDBMS સિસ્ટમ કરતા વધુ શક્તિશાળી છે અને હકીકતમાં પ્રોલોગએ સંપૂર્ણ પ્રોગ્રામિંગ ભાષા છે જે તમે જાવા માં કરી શકો છો ઉદાહરણ તરીકે તમે આ પ્રોલોગમાં કરી શકો છો અને સામાન્ય રીતે લોજિકલ પ્રોગ્રામિંગ એ પણ એક સંપૂર્ણ પ્રોગ્રામિંગ દાખલા છે જેની તેમાં મર્યાદાઓ છે તેથી મેં તે વિશે ઇશારો કર્યો હતો જ્યારે મેં કહ્યું હતું કે ફોર્મેટમાં ફક્ત એક મર્યાદા છે જેમાં તમે પ્રોલોગપ્રોગ્રામ લખી શકો છો તે ફક્ત તાર્કિક નિવેદનોનાસબસેટ સાથે કાર્ય કરે છે જે મૂળભૂત રીતે કહે છે કે ત્યાં કોઈપણ નિવેદનમાં ફક્ત 1 પરિણામ હોઈ શકે છે તેથીતે પૂર્ણ નથી મે જેનો પાછલા વર્ગમાં ઉલ્લેખ કર્યો છે તે 3 બ્લોક્સની આ સમસ્યાનો પાછો ઉલ્લેખ કરું છું અહી કહેવામાં આવે છે કે એ b પર છે અને b c પર છે અને ગ્રીન છે અને c ગ્રીન નથી અને કહેવામાં આવે છે કે તે સાચું છે અથવા 2 બ્લોક્સ અસ્તિત્વ ધરાવે છે x અને y જેમ કે x y પર છે અને x ગ્રીન છે અને y ગ્રીન નથી જેમાં આપણેફોરવર્ડ ચેઇનિંગ અથવા બેક્વર્ડ ચેઇનિંગની મદદથી તે સમસ્યા હલ કરી શકતા નથી તેથી તે અર્થમાં ફોરવર્ડ અને બેકવર્ડ ચેઇનિંગ પૂર્ણ નથી અને યાદ રાખો કે જ્યારે તમે લોજિકલ સિસ્ટમ્સ વિશે વાત કરો છો ત્યારે આપણને સાઉન્ડ અને સંપૂર્ણ સિસ્ટમમાં રસ છે તેથી આપણે અહીં જે કંઇ કરી રહ્યા છીએ તે સાઉન્ડસિસ્ટમ છે કારણ કે તે અનુમાનના સાઉન્ડ નિયમો પર આધારિત છે તેથી હવે પછીના વર્ગમાં જે આપણા અભ્યાસક્રમનો છેલ્લો વર્ગ છે આપણે રીઝોલ્યુશન પદ્ધતિના આ ઉપયોગને જોશું જે આપણે પ્રમાણસર તર્ક માટે જોયું છે અને તર્કમાં લાગુ પડશે અને જુઓ કે તે વિશેષ સમસ્યા જેની હું હવે પછીના વર્ગમાં ફરીથી ચર્ચા કરીશ તેમાં રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે તેથી માર્ગ પર આપણે ફક્ત એકીકરણ અલ્ગોરિધમનો જોઈએ જે આ અલ્ગોરિધમનો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે અહીં વાપરી રહ્યા છીએ તેવા અસ્પષ્ટ ક્વોન્ટીફાયર ફોર્મમાં જરૂરી છે તેથી હું અહીં જ રોકાઈશ અને આ અભ્યાસક્રમમાં છેલ્લી વખત આગામી વર્ગમાં મળીશ